હવે આ અધિકાર તેઓ શું સ્પષ્ટ કરે છે તેના પર એક ઝડપી દોડ પેટન્ટ્સ વિશિષ્ટ અધિકાર આપે છે તેઓને સરકાર દ્વારા સન્માન આપવામાં આવે છે કેમ કે મેં કહ્યું હતું કે વીસ વર્ષ માંથી એક્સક્લુઝિવિટીનો અર્થ એ છે કે તે અન્યને રોકવાની ક્ષમતા આપે છે અને અધિકાર નિર્માણ વેચાણ ઉપયોગ વેચાણ અને આયાત માટે ઓફર કરે છે અને તે સમયગાળા માટે યોગ્ય છે એપ્લિકેશનની તારીખ તે પછી તે સાર્વજનિક ક્ષેત્રમાં આવે છે તેથી જે કંઈ પેટન્ટના વિષય દ્વારા આવરી લેવામાં આવ્યું હતું તે પછી દરેક તેનો ઉપયોગ કરવા માટે મફત રહેશે કોપિરાઇટ ફરીથી એક અનન્ય અધિકારો છે જે સરકાર દ્વારા આપવામાં આવે છે તમે નોંધણી લેશો તેવા સંજોગોમાં અથવા બનાવટ પર મેં આનો ઉલ્લેખ કર્યો છે જો તમે કંઈક પ્રકાશિત કરી રહ્યાં હોવ તો તમારે કોપિરાઇટ માટે સૂચના મુકવી પડશે જે એક વર્તુળની અંદરનું સી છે તમારું નામ અને તે વર્ષ કે જેના પર તે પ્રકાશિત થયું હતું તમે મોટાભાગનાં કામો પર તમારી કોપિરાઇટની સૂચના જોશો અને તે પોતે આપે છે કે તમે સાચા છો અને તે એક ગોઠવણને કારણે કરવામાં આવ્યું છે જ્યાં તમે તેને પ્રકાશિત કરી શકો અને નિર્માતા હોવાનો દાવો કરી શકો તેથી કોપિરાઇટ સરકાર દ્વારા નોંધણી પર અથવા બનાવટ પર સૂચના સાથે બનાવટ પર અમલમાં આવે છે વિદ્યાર્થી મેં કહ્યું હતું કે રજિસ્ટર પણ કરાવવું પડશે અમલીકરણની જરૂર નથી તે જરૂરી નથી હકીકતમાં અમારા પુસ્તકાલયમાં ત્યાં જે બધાં પુસ્તકો છે તે ફક્ત કોપિરાઇટની સૂચનાઓ પૂરતી છે ત્યાં અલગથી નોંધણી કરવાની જરૂર નથી આજે મોટાભાગની વેબસાઇટ્સની કોપિરાઇટ જુઓ જો તમે ખાનગી રીતે પકડેલી વેબસાઇટ્સ કંપની કોર્પોરેટ વેબસાઇટ્સ પર જાઓ છો તો તેઓ કંપનીના નામે આ વર્ષથી આ વર્ષ સુધીની કોપીરાઈટ કહેશે તેથી જેનો અર્થ એ છે કે જે બધું વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું તે કોપિરાઇટ છે અને પાછુ ઉત્પાદન ફક્ત તકનીકી રીતે મંજૂરીથી થવું જોઈએ પરંતુ વેબસાઇટની વાત એ છે કે મારે કંઈપણ કોપિ અથવા પેસ્ટ કરવાની જરૂર નથી હું તે વેબસાઇટ પર સીધા જ હાયપરલિંક આપી શકું છું તેથી તે અર્થમાં તે અપ્રસ્તુત કોપિરાઇટ એ ઇન્ટરનેટ પર અપ્રસ્તુત છે કારણ કે હું મારી વેબસાઇટ પરથી હાયપરલિંક આપી શકું છું અને તે વ્યક્તિના ભાષણમાં લઈ શકું છું વિદ્યાર્થી પરંતુ હજી પણ તે પેઈજમાં છે કે તે અન્ય વ્યક્તિઓનો લોગો છે અથવા જે પણ છે તે લોગો ટ્રેડમાર્ક દ્વારા સુરક્ષિત છે પરંતુ મુદ્દો એ કોપિરાઇટની સૂચનાઓનો છે કે લોકો વસ્તુઓની મોટા પ્રમાણમાં નકલ કરતા નથી અને તેને મૂકી દે છે અને કોઈ બીજાની વેબસાઇટ તરીકે તેને પાસ કરે છે તેથી તે ઉદ્દેશ છે પરંતુ જો મારે મર્સિડીઝ બેન્ઝMercedes Benz'sની વેબસાઇટ અથવા ટાટા મોટરનીTata motor's વેબસાઇટ કહેવાની કોઈ બાબતનો સંદર્ભ લેવાની જરૂર છે તો હું કંઈક હાયપરલિંક કરી શકું છું અને લોકો તે પેઈજમાંથી વાંચી શકે છે વિદ્યાર્થી અવધિ શું છે અથવા તે બીજું તે જ નામ લઈ શકતા નથી તે કોપિરાઇટ હેઠળ આવતું નથી તે કંપનીના નામની નોંધણી કરવા જેવી એક અલગ નોંધણી છે કોપિરાઇટ કાયદા હેઠળ આવતી નથી કંપનીના અધિનિયમ માટે એક નામ છે ડોમેઇન નામ નોંધણી કોપિરાઇટ કાયદા હેઠળ આવતી નથી ત્યાં એક ડોમેઇન આહ નોંધણી સેવા છે જ્યાં તમે જઈ શકો છો ખાનગી લિંક જેવું સંચાલન કરે છે ત્યાં સુધી તમે તે નામ મેળવી શકો તેથી તે બાબતો તે છે કે તે કોપિનો અધિકાર છે તે યોગ્ય નથી તેઓ કદાચ ઉદ્યોગની કેટલીક ગોઠવણીઓ જેવી કે કંપનીઓના અધિનિયમ જેવા કેટલાક અન્ય કાયદા હોઈ શકે છે જેના દ્વારા તમે કંપનીની નામ નોંધણી કરાવી શકો છો અને હવે આ અધિકારો બહુવિધ બાબતોને લગતા છે તમે પ્રકાશિત કરેલા રેકોર્ડ પ્રમાણે અને વિષય શું છે તેના આધારે અને જીવનની અવધિ એ લેખકની જિંદગી અને વત્તા60 વર્ષ અને નિર્માણની તારીખથી લેખકનુ મૃત્યુ થાય ત્યાં સુધી અને ત્યાંથી 60 વર્ષ સુધી તમે છાપી શકો છો વિદ્યાર્થી કોઈ સંસ્થા છે સંસ્થા બનાવટની તારીખ વત્તા કેટલાક દેશોમાં કેટલાક સ્થળોએ 60 વર્ષ કેટલાક દેશોમાં તે 50 છે અને તે અમેરિકામાં 60 કરતા વધારે છે તેથી જો કે સાર્વત્રિક રૂપે તમે જોશો કે ત્યાં કોપિરાઇટની મુદત હોઇ શકે છે તે અંગેની થોડી છૂટ છે જો તમે કોપિરાઇટ કરેલું ઉત્પાદન બનાવો અને બહુવિધ અધિકારક્ષેત્રમાં કોપિરાઇટ ધરાવતા હો તો તે બદલાઇ શકે છે કારણ કે દેશોમાં આપણી પાસે એવું કંઈક નથી ટ્રિપ્સ આદેશ આપે છે કે કોપિરાઇટની મુદત તે બધા દેશોમાં સમાન હોવી જોઈએ જે અમારી પાસે નથી ટ્રેડમાર્ક્સ માટે ટ્રેડમાર્ક એ વિશિષ્ટ અધિકારો છે સરકાર દ્વારા તેઓની પુષ્ટિ થાય છે કે તમે તેમની નોંધણી કરાવી શકો છો અથવા તે ઉપયોગ દ્વારા સ્થાપિત થયેલ છે હવે ઉપયોગ દ્વારા સ્થાપિત કરવું તે છે કે જો ત્યાં કોઈ નિશાની છે જેનો ઉપયોગ યુરોપમાં આઇકેઇએ આઇકેઇએ નો ઉપયોગ થાય છે તેઓ ધીમે ધીમે અહીં આવી રહ્યા છે પરંતુ આઇકેઇએ નો ઉપયોગ યુરોપમાં કરવામાં આવ્યો છે અને ધારો કે આકેઇએ ભારતમાં કંઈપણ વેચ્યું નથી જો કોઈ ભારતીય ઉત્પાદક આઇકેઇએ નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તો આઇકેઇએ હજી પણ આવીને તે વ્યક્તિને અટકાવી શકે છે કારણ કે ત્યાં આંતરરાષ્ટ્રીય ઉપયોગ દ્વારા ચિહ્નનો અધિકાર સ્થાપિત થાય છે અને તેમની પ્રતિષ્ઠા છે અને કાયદાની બીજી શાખા છે જેમ કે મેં પહેલા જણાવ્યું હતું કે લોકોને તેનો ઉપયોગ કરવાથી અટકાવવા માટે આઇકેઇએ બચાવ માટે પસાર થવાનો કાયદો આવી શકે છે તેમ છતાં તેઓનો અહીં વ્યવસાય ન હોઈ શકે અને તેઓએ ભારતમાં નોંધણી કરાવી ન હોય તો તે શક્ય છે તેથી તેથી જ અમે કહીએ છીએ કે ટ્રેડમાર્ક્સ જ્યારે આપણે તે અર્થમાં ટ્રેડમાર્ક્સ કહીએ છીએ ત્યારે અમે ઉપયોગ કરવાનો અધિકાર પણ શામેલ કરીએ છીએ જે તમે જાણો છો તે રીતે આવે છે તમે પસાર થવાના કાયદા દ્વારા તમારા હકનું રક્ષણ કરી શકો છો વિદ્યાર્થી અમે લાગુ પડેલા કાયદા સાથે જો હું ભારતમાં ટ્રેડમાર્ક નોંધાવાતો નથી અને હજી પણ જો હું 20 વર્ષ અથવા 30 વર્ષ સુધીનો લાંબો સમય લઉં છું તો હું તેનો કાયદો વાપરી શકું છું હા પસાર થવાનો કાયદો હજી પણ તમારી સહાયમાં આવશે કારણ કે તમે તેનો વેપારમાં ઉપયોગ કરી રહ્યાં છો તેમ છતાં તમે તેની નોંધણી કરાય્વી નથી અને તમારી પાસે એક પ્રકારની પ્રતિષ્ઠા છે જે તેમાંથી બહાર આવી છે તેથી આપણે કેટલાક એવા કિસ્સાઓ જાણીએ છીએ જ્યાં લોકો જૂના ધંધા સાથે સંકળાયેલા હોય તેઓ પોતાનું ચિહ્ન નોંધાવતા નથી પછી ભલે તે વ્યવસાય ખૂબ નાનો હતો અથવા ગમે તે કારણોસર પછીની પેઢી તે ધંધો લે છે અને તેઓ તેને વિસ્તૃત કરવા અને તેને બધી જગ્યાએ લઈ જવા સક્ષમ છે તે સમયે તેઓ નોંધણી માટે જઇ રહ્યા છે કારણ કે નવી પેઢી આગામી પેઢીના આ અધિકારોથી તેઓ વાકેફ છે અને તેઓ નોંધણી માટે જાય છે પરંતુ હજી પણ તેઓ નિશાન માણતા હોવાથી તેઓ રોકી શક્યા હોત કોઈપણ વ્યક્તિ કે જેણે નોંધણી વગર પણ દખલ કરી હોત તે આ હકીકત છે કે તમે કંઈક વાપરી રહ્યા છો અને લોકો તમને તે દ્વારા ઓળખે છે અને તમે લોકોને તેનો ઉપયોગ કરવાથી રોકી શકો છો તેથી નોંધણી વગર પણ અધિકાર પ્રતીકનાsymbol's શબ્દો અને ગુણના રૂપમાં પોતાને વ્યક્ત કરે છે જેથી ટ્રેડમાર્ક તે એક નિશાની છે જેના દ્વારા તમારા ઉત્પાદનો અને સેવાઓ વિશ્વ દ્વારા ઓળખાય છે તેથી જ્યારે આપણે સામાન્ય મીઠાના પેકેટ પર ટાટા ચિહ્ન જુએ છે ત્યારે આપણે જાણીએ છીએ કે તેને કોણે બનાવ્યું છે જ્યારે આપણે ઓટોમોબાઈલ પર એક જ નિશાન જોતા હોઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે કોણે બનાવ્યું છે તે આપણે તે જ નિશાન જોતા હોઈએ છીએ કંપની ટીસીએસ તમે જાણો છો કે ટાટા માર્ક મારો મતલબ તે ટાટા માર્ક હતો જે આપણે જાણીએ છીએ કે તે સમૂહનું છે તેથી ગુણ અમને નિર્માતાને ઓળખવામાં અથવા માલ અને સેવાઓના મૂળ વિશે વધુ જાણવા માટે મદદ કરે છે એવા વિશ્વમાં જ્યાં ગુણનો સન્માન કરવામાં આવતો નથી તે જગ્યામાં બરાબર પાઇરેસી અને બનાવટી બનશે કારણ કે લોકો હવે ટાટાની કાર તરીકે કારમાંથી પસાર થશે અથવા તેઓ ટાટાના ઉત્પાદનો તરીકે ઉત્પાદનોમાંથી પસાર થશે તેથી તે ઉત્પાદનોની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને મુદ્દાઓ હશે અને તે પણ કંપનીની પ્રતિષ્ઠાને અસર થઈ શકે છે કારણ કે જો તમે જોશો કે વ્યવસાયો પ્રતિષ્ઠા પર ચાલે છે અને પ્રતિષ્ઠા વર્ષોથી બનેલી છે કેટલીકવાર કોઈની પ્રતિષ્ઠા બનાવવામાં ઘણા વર્ષો લાગે છે અને ગુણ એ વ્યવસાય માટેના એક પ્રકારનાં એમ્બેસેડર બની જાય છે તેથી જ્યારે તેઓ નિશાની જુએ છે ત્યાં ઘણી પ્રતિષ્ઠા છે જે ચિહ્નને આભારી છે કારણ કે આ ચિહ્ન કંપની પોતાને કેવી રીતે ઓળખે છે તે છે તેથી જ્યારે અન્ય લોકો ચિન્હનો ઉપયોગ કરે છે અને તેઓ ગુણવત્તા આપવા માટે સમર્થ નથી તેમ છતાં તેઓ ગુણો આપે છે તો પણ માર્ક ધારક આવી શકે છે અને અન્યને તેનો ઉપયોગ કરવાથી રોકે છે હવે તેનું બ્રાંડિંગ કરવાથી કેટલાક મુદ્દાઓ પણ સર્જાય છે જે કેટલીકવાર સારી રીતે જાણીતી અને સારી રીતે સ્થાપિત થયેલ હોય તેવા રિબ્રાંડિંગ માટે જાય છે તેઓ જે રીતે જુએ છે તેની રીત બદલવાનું નક્કી કરી શકે છે અને તેમાં આખા ટ્રેડમાર્કના ઘણા પ્રશ્નો છે કારણ કે હાલની નિશાની હજી પણ કંપની પાસે છે કારણ કે જ્યારે તેઓ જેવા માર્કને બંધ કરવામાં આવે છે ત્યારે તેઓ અન્યને ઈચ્છતા નથી તે માર્કનો ઉપયોગ કરવા માટે તે બીજા માટે ખોલવામાં આવશે નહીં પેટન્ટથી વિપરીત જે સમાપ્ત થાય છે અને તે સાર્વજનિક ક્ષેત્રમાં આવે છે કારણ કે હજી પણ આ કંપની ઇચ્છે છે કે અન્ય લોકો ચિહ્નનો ઉપયોગ ન કરે તેઓ હજી પણ દાખલા તરીકે તેને જીવંત રાખશે જો મને ખબર નથી કે તમે જોયું કે એરટેલ જુદા જુદા લોગો દ્વારા ઓળખાય છે થોડા વર્ષો પહેલા એરટેલ લખવામાં આવતું હતું હવે તેઓની પાસે પ્રતીક છે હા હવે તેઓનું પ્રતીક છે હવે તેઓએ આ સંક્રમણ કર્યું છે દેખીતી રીતે તે વ્યવસાયિક કારણોસર કરવામાં આવેલુ સંક્રમણ હતું પરંતુ એરટેલ દ્વારા સંક્રમણ કરાયું હોવાથી એરટેલ લોકોને પોતાનું ચિહ્ન વાપરવા દેશે નહીં અને એરટેલ અન્યને તેના પોતાના ચિહ્નનો ઉપયોગ કરવાથી રોકી શકે છે પેટન્ટની મુદત પૂરી થઈ હોય અથવા ગમે તે કારણોસર રદ કરવામાં આવે તો પેટન્ટમાં આવું થતું નથી જ્યારે દરેક વ્યક્તિ તેનો સ્વીકૃતિ ઉપયોગ કરી શકે વિદ્યાર્થી એરટેલ પોતાના નિશાનની સમીક્ષા માટે ચૂકવણી કરે છે હા જો તે તેને જીવંત રાખે છે અને હું માનું છું કારણ કે જો તે તેને જીવંત નહીં રાખે તો બીજાઓ માટે જે કંઈપણ તે વાપરવાનું કારણ હોઈ શકે છે પરંતુ તે મુશ્કેલ છે કારણ કે એરટેલ માત્ર શબ્દ જ ચિહ્નિત કરતું નથી તે ટ્રેડમાર્કનો વિષય છે તેથી કોઈપણ કે જે કોઈપણ ફોન્ટમાં એરટેલનો ઉપયોગ કરે છે તે હજી પણ તેમના ટ્રેડમાર્ક દ્વારા પકડી શકાય છે પરંતુ તમે જાણો છો તે પ્રતીક પરિવર્તનથી પસાર થયું છે વિદ્યાર્થી પછી તબીબી ઉપચાર પ્રક્રિયાની બધી પ્રક્રિયા પરસ્પર ગુણધર્મોને સુરક્ષિત કરી શકાય છે સારવારની તબીબી પદ્ધતિને ભારતીય અધિનિયમ હેઠળ રક્ષણમાંથી મુક્તિ આપવામાં આવી છે કલમ 3 સારવારની પદ્ધતિઓને સુરક્ષિત રાખવાની મંજૂરી આપતી નથી અને તેના માટેના કેટલાક યોગ્ય કારણો છે જ્યારે આપણે પેટન્ટ્સના મુદ્દા પર વિગતવાર આવસુ ત્યારે અમે તેની ચર્ચા કરી શકીએ છીએ ફરીથી ડિઝાઇન કરો તે એક વિશિષ્ટ અધિકાર છે જે તેને સરકાર દ્વારા આપવામાં આવે છે જેનો અર્થ છે કે તેમાં નોંધણી શામેલ છે આ અધિકાર રૂપરેખાંકન પેટર્ન વગેરેને આકાર આપવા માટે સંબંધિત છે જે પ્રકૃતિને સૌંદર્યલક્ષી હોય છે જે આંખને ખુશ કરે છે જેમાં કાર્યાત્મક મર્યાદા શામેલ નથી કારણ કે જો ત્યાં કાર્યાત્મક તત્વ હોય તો તે બીજા જમણા પેટન્ટ્સના ડોમેઇનમાં જાય છે અને આ અધિકારો છે કે નહીં તે અધિકારો કે જે કોપિરાઇટ દ્વારા સુરક્ષિત કરી શકાય છે કારણ કે જો કોપિરાઇટ દ્વારા કંઈક સુરક્ષિત કરી શકાય છે તો તે કોપિરાઇટનો વિષય છે કોઈ પણ આના સમયગાળાને ધ્યાનમાં લેશે નહીં તેથી જો તમારી પાસે કોઈ ડિઝાઇન છે અને જો કોઈ અર્થ દ્વારા તમે કોપિરાઇટને સુરક્ષિત કરી શકો છો તો પછી તમે તમારા કોપિરાઇટ દ્વારા તે ડિઝાઇનનો ઉપયોગ કરતા લોકોને રોકી શકો છો કારણ કે તે એક કલાત્મક કાર્ય છે જે તમે કહી શકો છો કે ત્યાં તમારા કલાત્મક કાર્યનું ઉલ્લંઘન છે પછી રક્ષણ એ તમારું જીવન વત્તા 60 વર્ષ છે વિદ્યાર્થી તે કેમ અલગ છે આ બીજા ઉદ્દેશ્ય માટે છે ઔદ્યોગિક ડિઝાઇન અમે હવે કલાત્મક કાર્યો વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે ઇન્ટરલોકિંગ ટાઇલ્સ બરાબર અથવા ટીએમટી સ્ટીલ બાર્સ જેની પાસે તે પછી કેટલીક નવીન ડિઝાઇન છે વિદ્યાર્થી એન્જિનિયરિંગ ડિઝાઇન એન્જિનિયરિંગ ફરીથી નૈતિક છે પરંતુ દાખલા તરીકે બોટલનો આકાર નથી બરાબર તમે દલીલ કરી શકો છો કે બોટલના આકારમાં કાર્યાત્મક તત્વ હોય છે પરંતુ અમે જોઈ રહ્યા છીએ કે બધી બોટલોમાં તે અર્થમાં વિધેયાત્મક કાર્ય હોય છે પરંતુ અમે કોઈ પ્રકારનું ધ્યાન રાખીએ છીએ જે ડિઝાઇનની બોટલને અજોડ બનાવે છે તેથી આ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે માલ જે આ વર્ગમાં આવે છે અને ફરીથી આ બૌદ્ધિક સંપત્તિ હકોનું સૌથી નબળું છે કારણ કે તેના પર અમલ કરવા પર પ્રતિબંધો છે તમે લોકોને વસ્તુઓ કરવાનું રોકી શકતા નથી અને તમારા નુકસાનને પણ મર્યાદિત છે અમે તે મેળવીશું વિદ્યાર્થી કપડાં પહેરે છે સમૂહ સૌંદર્યલક્ષી આકર્ષક છે કે જે કંઈપણ કપડાં પહેરે છે કોઈપણ ઘરેણાં કરી શકાય છે હા ઘરેણાં માસ જે કંઈપણ પેદા કરે છે જે કોઈ વસ્તુમાં મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તે આ હેઠળ આવી શકે છે